વ્યાખ્યાન 24 માં આપનું સ્વાગત છે સેન્સર સાથે કામ કરતા પહેલા આ વ્યાખ્યાનમાં આપણે આપણા સેન્સરનું ખરેખર શું મૂલ્ય ઉત્પન્ન થાય છે તે જાણવું આવશ્યક છે આ સંદર્ભમાં આપણે CoolTerm નામની સીરિયલ પોર્ટ ટર્મિનલ એપ્લિકેશન વિશે ચર્ચા કરીશું ત્યાં અન્ય એપ્લિકેશનો પણ છે પરંતુ આપણે આ વિશેષ વ્યાખ્યાનમાં CoolTerm ને ધ્યાનમાં લીધું છે આ વ્યાખ્યાનમાં હું CoolTerm અને અલબત્ત તેના નિદર્શન વિશે વાત કરીશ જ્યારે આપણે આર્ડિનો બોર્ડનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ત્યાં એક સીરીયલ મોનિટર છે આપણે ફક્ત તે જોડાણ પ્રદાન કરવાની જરૂર છે સીરીયલ જોડાણ માટે આપણે તે ઑબ્જેક્ટ બનાવવાનો છે અને તે ઑબ્જેક્ટ દ્વારા આપણે તેને સીધા જ છાપી શકીએ છીએ પરંતુ STM બોર્ડમાં આ ઉપલબ્ધ નથી તેથી તે હેતુ માટે તમારે કોઈક હાયપર ટર્મિનલમાં મૂલ્ય છાપવાની જરૂર છે આ સેન્સર ડેટા જોડાણ તેમજ ઘોંઘાટ પર આધારિત છે કારણ કે આપણે સેન્સરનું મૂલ્ય તપાસવાની જરૂર છે તેથી સમયના દરેક તબક્કે આપણે તે સેન્સરથી આપણને શું મૂલ્ય પ્રાપ્ત થાય છે તે તપાસવાની જરૂર છે તે મૂલ્ય સ્ક્રીન પર છાપવામાં આવે છે કમ્યુટર સ્ક્રીન પર મૂલ્ય છાપવા માટે આપણને એક સંચાર ચેનલની જરૂર છે સંચાર ચેનલ ઉપકરણ થી જ બાંધવામાં આવશે કે જે કમ્યુટર નું STM બોર્ડ છે કમ્યુટર અને માઇક્રોકન્ટ્રોલર વચ્ચેની સીરીયલ સંચાર કડી નો ઉપયોગ માઇક્રોકન્ટ્રોલરથી કમ્યુટર માં ડેટા સ્થાનાંતરિત કરવા માટે થાય છે કે જે આપણે કરીશું આપણે માઇક્રોકન્ટ્રોલરને યુએસબી કેબલનો ઉપયોગ કરીને કનેક્ટ કરીશું અને પછી આપણે કમ્યુટર સાથે કનેક્શન સ્થાપિત કરીશું અને પછી કમ્યુટર સ્ક્રીનમાં આપણે મૂલ્ય છાપીશું સીરિયલ કમ્યુનિકેશન સ્થાપિત કરવા અને સ્ક્રીન પર ડેટા છાપવા માટે CoolTerm અથવા Teraterm જેવા સોફ્ટવૅર ટૂલ નો ઉપયોગ કરી શકાય છે ચાલો જોઈએ હાયપર ટર્મિનલ એટલે શું તે એક સોફ્ટવૅર ટૂલ છે જે ડેસ્કટોપ અથવા લેપટોપ અને માઇક્રોકન્ટ્રોલર વચ્ચે સિરીયલ કમ્યુનિકેશનને સ્થાપિત કરે છે આ કેટલાક ઉદાહરણો છે એક CoolTerm છે એક TeraTerm છે આપણે CoolTerm સાથે કામ કરીશું તેથી આપણા પ્રયોગ માટે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે કે કમ્પ્યુટરમાં હાયપર ટર્મિનલ ઇન્સ્ટોલ કરેલું છે આ સીરીયલ ડેટા કમ્યુનિકેશનને માઇક્રોકન્ટ્રોલર સાથે સક્ષમ કરશે અને આ હાયપર ટર્મિનલ સાથે વર્તમાન સંદર્ભમાં જોડાણ આ યુએસબી પોર્ટનો ઉપયોગ કરીને કરવામાં આવશે આપણે અહીં જે અનિવાર્યપણે કરી રહ્યા છીએ તે એ છે કે આપણે પહેલા આપણા કમ્યુટર પર ના યુએસબીનો ઉપયોગ કરીને માઇક્રોકન્ટ્રોલર ઉપકરણ કનેક્ટ કરીશું પછી આપણે એક હાઇપર ટર્મિનલ વાપરીશું જેને આપણે પોર્ટ સાથે તે જ બાઉડ રેટ સાથે સેટ કરીશું જેના દ્વારા માઇક્રોકન્ટ્રોલર કમ્યુટર સાથે જોડાયેલ છે આપણે પોર્ટ તપાસવાની જરૂર છે કારણ કે ઘણા પોર્ટ હોઈ શકે છે CoolTerm ઘણી સાઇટ્સ પરથી ડાઉનલોડ કરી શકાય છે મેં આ 2 પ્રતિનિધિ સાઇટ અહીં આપી છે તે અન્ય સ્થળોએ પણ ઉપલબ્ધ છે ફાઈલ ઍક્સ્ટ્રેક્ટ કર્યા પછી આપણને આ CoolTerm exe ફાઇલ મળશે અને આનો ઉપયોગ કમ્યુટર અથવા લેપટોપ અને STM32 કીટ વચ્ચે સીરીયલ કમ્યુનિકેશન માટે થશે હવે CoolTerm સુયોજિત કરવા માટે હાયપર ટર્મિનલ સોફ્ટવેર પર યોગ્ય સેટિંગ્સ બનાવવા પડશે ડિફૉલ્ટ સિરિયલ ગોઠવણી 9600 બાઉડ રેટ 8 બિટ્સ ડેટા છે જો તમે તેને બદલવા માંગો છો તો તમે કરી શકો છો CoolTerm નો ઉપયોગ કરતા પહેલા આ સેટિંગ કરવું આવશ્યક છે હવે એકવાર તમે CoolTerm ખોલશો ત્યારે તમને આવી સ્ક્રીન જોવા મળશે અને પછી તમારે આ વિકલ્પ પર જવું પડશે એકવાર તમે આ વિકલ્પ પર જાઓ ત્યારે તમને આ પોર્ટ com11 અહીં મળશે તેથી તે તેના પર નિર્ભર છે અહીં ઉદાહરણ તરીકે તે 11 છે પરંતુ તે તમારા મશીન પર કયા પોર્ટથી જોડાયેલ છે તેના પર નિર્ભર છે તેથી કૃપા કરીને ખાતરી કરો કે તમે તે તપાસો છો અને તે મુજબ તે ચોક્કસ કોમ પોર્ટથી કનેક્ટ થશો અને આ 9600 છે અને કન્ફિગરેશન માટે દબાવો CoolTerm નો ઉપયોગ કરતા પહેલા આ કન્ફિગરેશન ની ખાતરી કરો હવે આ એક ઉદાહરણ છે કે જેને આપણે પ્રિન્ટ કરીશું હું તમને જેને આપણે પછીના વ્યાખ્યાનમાં આ અઠવાડિયામાં ઉપયોગ કરીશું તેવા એક સેન્સર સાથે કનેક્ટ કરીને પણ બતાવીશ એકવાર તમે કોડ લખો અને સીરીયલ કમ્યુનિકેશન કરો સિરિયલ કમ્યુનિકેશન આ ઓબ્જેક્ટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવશે જે સીરિયલ PC USBTX અને USBRX છે અને અહીં આ કિસ્સામાં આપણે માઇક્રોકન્ટ્રોલરમાંથી થોડી કિંમતો છાપીએ છીએ પરંતુ સામાન્ય કિસ્સામાં આપણે શું કરીશું આપણે સેન્સર વેલ્યુ પ્રિન્ટ કરીશું આ કિસ્સામાં આઉટપુટ માત્ર વધતો જાય છે હવે હું તમને રૂપરેખાંકન બતાવીશ મેં પહેલાથી જ CoolTerm ઇન્સટોલ કર્યું છે અને તે આ રીતે કાર્ય કરે છે મૂળભૂત રીતે તમે ડિસકનેક્ટ કરી શકો છો અને પછી ફરીથી તમે તેને કનેક્ટ કરી શકો છો તેથી માત્ર એક સેકંડ હું પહેલાં કનેક્શન કરીશ હું તેને ફક્ત કમ્પાઇલ કરીશ અને પછી મેં તમને પહેલેથી જ કહ્યું છે કે તમે કોડ કેવી રીતે ડમ્પ કરશો હું ડાઉનલોડ ફોલ્ડર પર જાઉં છું જ્યાં કોડ ઉપલબ્ધ છે જેને હું આમાં નાખીશ હું ડિસ્કનેક્ટ કરીશ અને પછી ફરીથી કનેક્ટ કરીશ આ તે છે જ્યાં તમે જોઈ શકો છો કે આપણે LDR ની કિંમત છાપીએ છીએ હું તમને મારું બનાવેલું જોડાણ બતાવીશ આ LDR થી કોઈક મૂલ્ય છાપી રહ્યું છે તે એનાલોગ પિનથી થોડું મૂલ્ય મેળવી રહ્યું છે અને એનાલોગ થી ડિજિટલ રૂપાંતર પછી તે ડિજિટલ મૂલ્ય દર્શાવે છે હવે હું તમને કનેક્શન આકૃતિ અહીં બતાવીશ આ LDR છે મેં કનેક્શન બનાવ્યું છે પાછળથી જ્યારે મેં LDR વિશે વિગતવાર ચર્ચા કરી LDR નો એક પૉઇન્ટ Vcc સાથે જોડાયેલ છે બીજો પૉઇન્ટ એક અવરોધ દ્વારા ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે આ તે છે જે આપણે કર્યું છે અને આપણે જોયું કે આપણને શું મૂલ્ય પ્રાપ્ત થાય છે તમે જુઓ છો કે આ પૉઇન્ટ થી આપણને આ A1 પિનમાં એનાલોગ ઇનપુટ મળ્યું છે તેથી આપણને અહીંથી A1 પિન પર એનાલોગ ઇનપુટ મળ્યું હું મૂળભૂત રીતે હવે શું કરીશ કે હું ધીરે ધીરે આ તેજસ્વી પ્રકાશને LDR માં મૂકીશ આ હું પ્રકાશ દૂર કરીશ અને હું તમને સ્ક્રીન બતાવીશ જ્યાં હવે મૂલ્ય બદલાય છે હું તમને સ્ક્રીન બતાવીશ મેં ડેટા ભૂંસી નાખ્યો છે હવે જુઓ તે 1 પ્રિન્ટ કરી રહ્યું છે ડિજિટલ આઉટપુટની મહત્તમ મૂલ્ય શ્રેણી 0 થી 1 છે તેથી તે હવે ધીમે ધીમે 1 છાપી રહ્યું છે હું પ્રકાશ દૂર લઈ જાઉં છું હવે જુઓ કે તે શું મૂલ્ય છાપશે હવે તે 0 8 પ્રિન્ટ કરી રહ્યું છે તેથી મૂલ્ય 1 થી ઘટી ને 0 8 થયું છે હવે હું એક વાર ત્યાં મારો હાથ મૂકીશ તમે જુઓ ત્યાં શું કિંમત છપાય છે હવે તે 0 6 પ્રિન્ટ કરી રહ્યું છે તો ધીમે ધીમે વેલ્યુ ઘટી રહી છે હવે હું થોડો વધારે હાથ મૂકી રહી છું હવે તે 0 4 પર આવી રહ્યું છે અને અંતે મારો હાથ અહીં મુક્યો અને હવે તમે જોશો કે તે ઘટી ને 0 2 થઈ ગઈ છે આપણે માઇક્રોકન્ટ્રોલર સાથે જોડાવા અને કેટલાક મૂલ્ય પ્રદર્શિત કરવા માટે CoolTerm નો ઉપયોગ કર્યો છે કે જે આપણે માઇક્રોકન્ટ્રોલરથી આ કમ્યુટર માં પ્રાપ્ત કરીએ છીએ તે પહેલાં હું હમણાં જ તમને આ કોડ બતાવીશ જે તેનાં માટે અહીં છે તમે પહેલાથી જ કોડ્સ સાથે આવો છો કેવી રીતે તમે કોડ ડાઉનલોડ કરશો STM બોર્ડ માં કેવી રીતે તમે કોડ મુકશો હવે અહીં તમે પહેલા જુઓ કે આપણે આ કનેક્શન સીરીયલ PC USBTX અને USBRX બનાવવાનું છે આ પ્રથમ વસ્તુ તમારે કરવાની છે અને અહીં આપણે એનાલોગ મૂલ્ય વાંચીએ છીએ આપણે પછીનાં અઠવાડિયામાં જોઈશું કે આપણે વિવિધ સેન્સર સાથે ઘણાં એનાલોગ મૂલ્યોનો ઉપયોગ કરીશું અથવા વાંચીશું સેન્સરના આઉટપુટ જોવા માટે આપણને Coolterm ની જરૂર રહેશે